આમ હવે હું બીજી ઓર્ડરની સિસ્ટમના ફોર્સ રિસ્પોન્સ વધશે તેથી જો તમે ડીસી સ્ટેડી સ્ટેટ ઇચ્છતા હોવ તો ઇન્ડક્ટરમાં વોલ્ટેજ શૂન્ય હોવો જોઈએ અને કેપેસિટર કરંટ શૂન્ય હોવો જોઈએ જેથી અંતિમ મૂલ્યો શોધવા માટે તમે કેપેસિટરને ઓપન સર્કિટ અને ઇન્ડક્ટરને શોર્ટ સર્કિટ કરો આ માટે તમારી પાસે RL સર્કિટ માટે કોઈપણ રીત હશે પણ પરંતુ RLC સર્કિટ માટે તેમજ છે આમ જો મારી પાસે અચળ ઇનપુટ હોય તો સ્ટેડિ સ્ટેટ રિસ્પોન્સ V c તે શું છે રિસ્પોન્સનું અંતિમ મૂલ્ય શું છે મારો મતલબ સમયના સ્ટેડિ સ્ટેટ રિસ્પોન્સ છે ડેમ્પિંગ સર્કિટ 1 બાય 10 ક્વોલિટી ફેક્ટર 5 તે અંડર ડેમ્પ્ડ છે તેથી તમે અપેક્ષા કરો છો કે P r અને phi પ્રકારનો રિસ્પોન્સ ω n અને ζ અને Q ની સાપેક્ષે વ્યક્ત કરવામાં આવે તેથી હું તે અહીં કરવા માંગતો નથી હવે તમે આ અચળાંકો કેવી રીતે શોધી શક્યા તો ચાલો હું તમને કહું કે શરૂઆતમાં 2 વોલ્ટ પસાર કરે છે અને આ કરંટ શરૂઆતમાં 5 મિલી એંપ્સ છે તો તમે અચળ A 1 અને phi t બરાબર 0 કેવી રીતે મેળવશો તેથી મને V c બરાબર 0 મળશે જે 2 વોલ્ટ છે V s A 1 cos phi અને પછી આપણે તેનો તફાવત કરવો પડશે હવે મેં અહીં જે આપ્યું છે તેની સાથે તે કેવી રીતે સંબંધિત છે આ કરંટ છે તેથી આ કિસ્સામાં કરંટ C × આ વોલ્ટેજનું વિકલન તેથી t બરાબર 0 પર C × dV c dt એ 5 મિલી એંપ્સ છે અને જો તમે આને અલગ કરો છો તો તમે આ આખી વસ્તુને અલગ કરી શકો છો અને પછી t બરાબર શૂન્ય છે અને તમારી પાસે બે સમીકરણો છે તેમાંથી તમે બે અચળાંકો શોધી શકો છો તેવી જ રીતે જો આને બદલે 20 ઓહમ હોય તો તે કેવા પ્રકારની સિસ્ટમ હશે તો Q બરાબર અડધો હશે અને ક્રીટિકલી ડેમ્પ્ડ હશે અને જો હું પચાસ ઓહમ કરું તો તે ઓવર ડેમ્પ્ડ થયી જશે તેથી ઉદાહરણ તરીકે અહીઆ ત્રણ મૂલ્યો લો અને 2 વોલ્ટ અને 5 મિલી એંપ્સ ની આ પ્રારંભિક પરિસ્થિતિઓ સાથે નેચરલ રિસ્પોન્સ મેળવો જેથી હું તમને સામેલ દરેક પદ ની તાલીમ આપું અને ડીસી ઇનપુટ સાથેફોર્સ રિસ્પોન્સ શોધી શકું જે અચળ ઇનપુટ છે